આપણે ક્લાઉડ સાથે જોડાણ તમે કહી શકો કે જે આપણે મોબાઇલ ક્લાઉડ કમ્પ્યુટિંગમાં જોઈએ છીએ જોકે મોબાઇલ ક્લાઉડ કમ્પ્યુટિંગ પોતે જ હવે એક મુદો અથવા વિષય બની ગયો છે પરંતુ આપણે મોબાઇલ ક્લાઉડ કમ્પ્યુટિંગના જુદા જુદા પાસાઓને વસ્તુઓના મૂળભૂત ઝાંખી પર ધ્યાન આપવાનો પ્રયત્ન કરીશું જ્યાં અલગ વિશેષ લાક્ષણિકતાઓ કયા છે જ્યાં જરૂરિયાત છે અને તેથી આગળ અને આગળ આ વિષય વિશે જણીશું તેથી આપણે આજની દુનિયામાં જોઈએ છીએ તેમ આ મોબાઇલ ડિવાઇસ અથવા આપણે જે કહીએ છીએ તે સ્માર્ટફોનને નેટવર્કિંગ પ્રોવાઇડ કરે છે બીજું આપણી પાસે એક દૃશ્ય પણ છે જે ખૂબ જ રિસોર્સફૂલ નો ઉપયોગ કોમ્પ્યુટીંગ માટે યોગ્ય રીતે કરી શકું છું કે નહીં તેથી જો મારી પાસે કેટલીક એપ્લિકેશનો છે જે ચાલી રહી છે કે જેને કમ્પ્યુટિંગની થોડી સારી રકમની જરૂર છે જ્યાં આ પ્રકારની કમ્પ્યુટિંગ પ્રવૃત્તિને કેટલાક અન્ય સાધનસામગ્રી ડિવાઇસ જરૂરી છે

તેથીઘણા પ્રમાણમા સેન્સિંગ અને વિશ્લેષણમાં માટે રેસોર્સિસ કયા પ્રકારનું છે ત્યાં વિવિધ પ્રકારના પડકારો શું છે તે જોઈશું તેથી આજે આપણે મોબાઇલ જરૂરિયાત ચ્હે તેમ પણ કહી શકાય તેથી બીજી તરફ મોબાઈલ ડિવાઇસીસ ટીપ્સ પર કંઈક રાખવું તેથી કંઈક કે જે આપણે મોબાઇલ બેકએન્ડને ફંકશનાલીટી કરતાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે તેથી બૅક એન્ડ એન્ટરપ્રાઇઝ ની જેમ જોડાય છે તેથી ત્યાં શા માટે જ્યારે વસ્તુઓ કેવા પ્રકારની છે જે આ પ્રકારની પરિસ્થિતિઓનો જવાબ આપવાની શક્યતાઓ છે તેનાથી અલગ છે હવે આ મોબાઇલને ક્લાઉડ કમ્પ્યુટિંગથી વધારીને એમેઝોન સિલ્ક બ્રાઉઝર પર કામ કરી રહી છે તેથી આ પ્રકારના ડીલેનેનો સાથે નિર્ભરતા હોય તો તે કાળજી લેવી પડશે તેથી આ એક સ્ટ્રેટફોરવર્ડ દૃશ્ય નથી જેમાં એકમ સાથે સંકળાયેલી ઘણી બધી જટિલતાઓ છે અને સમય સંબંધો અને અન્ય બાબતો ઘણી યોગ્ય રીતે આવે છે તેથી જો તેનું સંચાલન વિશે જોઈશું તેથી તે ક્લાઉડ કમ્પ્યુટિંગ સ્થાનાંતરિત કરું છું તેથી આ બે મુખ્યત્વે વસ્તુઓ છે અને આપણે કહી શકીએ કે તે મોબાઇલ વપરાશકર્તાઓ નેટવર્ક ઓપરેટર ફાયદા માટે ક્લાઉડ કમ્પ્યુટિંગ મોબાઇલ નેટવર્કનું સંયોજન છે તેથી તે અમુક પ્રકારની છે જેને આપણે જીતની અવતરણ કહીએ છીએ તે બધી વસ્તુઓ છે તેથી શા માટે મોબાઇલ કમ્પ્યુટિંગ અથવા એમસીસીને બનાવી અથવા ઝડપથી સુધારી શકાય છે તેથી ત્યાં બે વસ્તુઓ છે કે જે મારી પાસે યોગ્ય બાબતો પર ઘણી બધી ગતિથી થઈ શકે છે તેથી ક્લાઉડ કરવાની ફરજ છે તે બરાબર છે તેથી તે જુદી જુદી પરિસ્થિતિઓ અથવા જુદા જુદા દૃશ્યોના આધારે આપણી પાસે અલગ અલગ અલગોરીધમ અને પાર્ટીશન હજી પણ એક મોટો પડકાર છે તે ખરું છે એક ઇંન્ટીગ્રેટેડ ડેટા કરી શકાય છે તેથી જો આપણે મુખ્ય સુવિધાઓ પર નજર કરીએ તો ક્લાઉડ કમ્પ્યુટિંગ મોબાઇલ ડિવાઈસને અંતે આપે છે તેથી તે એક સમાન પ્રકારની કમ્પ્યુટિંગ વસ્તુ ઘણી બધી એપ્લિકેશંસ રીતે સંગ્રહ થઈ શકે અને નિયંત્રિત કરી શકાય તેથી જો આપણે જોઈએ એક છેડો આ મોબાઇલ ડિવાઇસીસ અથવા સ્માર્ટ મોબાઇલ ડિવાઇસીસ છે જેનો આપણે ક્યારેક સંક્ષેપ કરીએ છીએ કારણ કે એસ ડી આધારિત સર્વરો પર ચલાવે છે તેથી ત્યાં કોઈ એવી દલીલ કરી શકશે નહીં કે આ દિવસોમાં મોબાઇલ ડિવાઇસીસ ચલાવી શકો છો તેથી ત્યાં બેટરી પાવર બચાવવા જેવા ગુણ છે કારણ કે તમે ઓછા કમ્પ્યુટિંગનો ઉપયોગ કરી રહ્યાં છો જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ સર્વર મોકલવા આવશ્યક છે તેથી જ બેટરીનો વપરાશ કરે છે તેથી તે ડેટા નેટવર્ક સ્થાનાંતરણનું વધારાનું લોડ બહાનું અને વિલંબ સાથે પરિણમી શકે છે તેથી જો ત્યાં પછી લેટેનસી છે તેથી સિસ્ટમમાં એક્ઝેક્યુશન પર ચાલુ કરીએ તો તેના માટે ડિવાઇસ અને સિંક્રોનાઇઝર છે તો પછી આપણે આ સીનક્રોનાજેશન કે જે આપણે પહેલાથી જ જોયા છે તે બાબતો પર આપણે ખૂબ ચર્ચા કરી છે તેથી તે ક્લાઉડ યોગ્ય કાળજી લે છે અથવા તમારે આ લેટેનસીની કાળજી લેવાની જરૂર છે તેથી જો આપણે રનટાઇમ ઓફલોડિંગ કોમ્પોનેંટ છે તેમને સ્થાનાંતરિત કરવાની જરૂર છે રનટાઇમ એક્ઝેક્યુશન કરવું તેથી આ મુખ્ય મુદ્દાઓ છે જેને આપણે ધ્યાન આપવાની જરૂર છે અથવા તમે જ્યારે આ પ્રકારની મોબાઇલ કમ્પ્યુટિંગ કરવું તે સોલ્વરની મુખ્ય ફરજમા આવે છે મોડ્યુલ સિંક્રોનાઇઝર મોડ્યુલને સિંક્રનાઇઝ ચાલે છે તેથી તેને હેન્ડલ કરવામાં પણ ખૂબ જ મોટો પડકાર છે તેથી ત્યાં અન્ય કોમ્પોનેંટ રિમોટ સ્ટોર એપ્લિકેશનને પ્રવેશ કરવા માટે હોવા જોઈએ તેથી તમારી પાસે ક્લાઉડમાં રિમોટ સ્ટોર એપ્લિકેશનની ઇન્ટરનેટ પ્રવેશ હોવી જોઈએ તે ત્યાં છે તેથી જો આપણે કોઈ લાક્ષણિક આર્કિટેક્ચર સર્વિસ પ્રોવાઇડર છે તેથી આને યોગ્ય રીતે સમન્વયમાં કાર્ય કરવાની જરૂર છે તેથી મોબાઇલ ડિવાઈસ બેઝ સ્ટેશનથી જોડાયેલા છે અને મોબાઇલ વપરાશકર્તાને જરૂરી માહિતી કેન્દ્રિય ધરાવતાને સ્થાનાંતરિત કરવામાં આવે છે અને તે વસ્તુઓ પ્રોવાઇડર કરતા સર્વર દ્વારા એકત્રિત કરવામાં આવે છે તેથી ત્યાં માહિતીનું આદાન પ્રદાન થાય છે ઇન્ટરનેટ દ્વારા ગ્રાહક રીક્વેસ્ટ પારદર્શક હોવું જોઈએ ક્લાઉડ કંટ્રોલર વસ્તુની પ્રોસેસ કરે છે જેથી તે મોબાઇલ વપરાશકર્તાને રિકવેસ્ટ કરેલી સર્વિસો આપી શકે તેથી ત્યાં ઘણા ફાયદા છે જે આપણે પહેલાથી જ કેટલાકમાં જોયા છે અને તેમાથી એક બેટરીનો આયુષ્ય વધારવાનો સમય છે તેથી જેમ કે તમે કેટલીક કમ્પ્યુટિંગ વસ્તુ ઓફલોડ સુધારો કરવા અને બરાબર પ્રોસેસિંગ પાવરને બેટરીના લાઇફ બચાવવા માટે મદદ કરવા જેવા છે તેથી જો તે ક્લાઉડ પર ડેટા સ્ટોર કેપેસિટીની અને પ્રાપ્યતામાં સુધારો કરે છે તેથી ડેટા અને એપ્લિકેશનને ક્લાઉડ ડેટા અને સર્વિસો સાથે તે પછી જ્યારે વપરાશકર્તાઓ આગળ વધી રહ્યા હોય ત્યારે તે હંમેશા ઉપલબ્ધ રહે છે તેથી ત્યાં બીજી બાબત એ છે કે જો ડેટા અને સર્વિસો ક્લાઉડ સાથે મારો સમન્વય છે અથવા અન્ય વસ્તુઓ પ્રવેશ કરી રહી છે તેથી તે હંમેશાં કંઇપણમાં ઉપલબ્ધ નથી સર્વિસો અથવા પ્રોસેસ સર્વિસો અને ડેટાની કેન્દ્રિય દ્રષ્ટિ ધરાવતા કેટલાક પ્રકારો પર ધ્યાન આપી શકાય છે તેથી ડાયનામીક અને ઇન્ટરનેટ દ્વારા સરળતાથી વપરાશકર્તાઓની યોગ્ય માંગને પહોંચી વળવા માટે ઇંન્ટીગ્રેટ કરી શકાય છે તેથી કે હું એક જગ્યાએ પ્રમાણિત કરી શકું છું હું ક્લાઉડ અને ડેટા એપ્લિકેશનની પ્રાઇવસીને રક્ષણ આપવી એ મોબાઇલ પ્લેટફોર્મ પર ગ્રાહકનો વિશ્વાસ સ્થાપિત કરવા અને જાળવવા માટેની ખાસ કરીને મોબાઇલ ક્લાઉડ કમ્પ્યુટિંગ કિસ્સામાં પણ ચાવી છે બરાબર ને તેથી મારી ડેટા પ્રોસેસિંગ વસ્તુઓ અન્ય વિરોધી અથવા એટેકરથી ભાવો અને અન્ય વિવિધ પરિબળો આધારે પસંદ કરી શકે તેથી તે કેટલીકવાર સિક્યોરિટી કરવામાં આવ્યા છે તેથી ત્યાં ઘણા મુદ્દાઓ છે સિક્યોરિટી અને મોબાઇલ વપરાશકર્તાની પ્રાઇવસી જેમ કે તેમના વર્તમાન સ્થાન વગેરે જેવી ખાનગી માહિતીનો સામનો કરે છે જો કોઈ વિરોધી વપરાશકર્તાઓને મહત્વપૂર્ણ માહિતીને યોગ્ય રીતે જાણે છે તો ઇસ્યુ ખસેડવા માટે સંપર્ક કરે છે તેથી ત્યાં વિવિધ પ્રકારનાં અભિગમો છે હોસ્ટ એજન્ટ ફાઇલ પ્રવૃત્તિનું નિરીક્ષણ કરવા માટે સિસ્ટમ પર મોબાઇલ ડિવાઈસ સર્વિસો બરાબર છે તેથી આ કોનટેક્સ્ટમાં મોબાઇલ વપરાશકર્તાઓની આપણી જાગૃત સર્વિસો છે ત્યાં ઘણું રીસર્ચ ચાલી રહ્યું છે જેમ કે મોબાઇલ વપરાશકર્તાની સંતોષને પૂર્ણ કરવા તેમની પસંદગીઓનું નિરીક્ષણ કરીને અને દરેક વપરાશકર્તાઓને યોગ્ય સર્વિસો પ્રૉવાઈડ અને ડેટા સર્વિસો અને વસ્તુઓના પ્રકારનો ઉપયોગ કરવાનો છે કેટલીક વૈજ્ઞાનિક વસ્તુઓ ચલાવી શકે છે તેને ડેટા વિશ્લેષણ પ્રકારની વસ્તુ કહે છે તેથી આ પ્રકારના વિવિધ વપરાશકર્તાની વિવિધ પ્રકારની જરૂરિયાત બેક એન્ડ ડિવાઇસ પર્યાવરણ અધિકારની સર્વિસોની ગુણવત્તામાં સુધારો કરવા માટે વપરાશકર્તા પસંદગીઓ થાય છે આ નેટવર્ક પ્રવેશ સંચાલન બીજું પડકાર છે જેમ કે જો આપણે ફક્ત લિંક પ્રભાવને સુધારવા માટે નેટવર્ક પ્રવેશ સંચાલન જોયે છે અને બેન્ડવિડ્થ વપરાશને પણ શ્રેષ્ઠ કરીએ છીએ તેથી આ નેટવર્ક લેટન્સી શું છે તે એક મુખ્ય અંતરાય છે તેથી તે માત્ર બેન્ડવિડ્થ એ અન્ય પાસુ છે ભાવો એક મુશ્કેલ મુદ્દો છે તેથી હવે તેમાં સંખ્યાબંધ પાર્ટીઓ શામેલ છે તે ફક્ત ક્લાઉડ શું છે અને તે વસ્તુઓ કેવી રીતે પીરસવામાં આવે છે તે ખૂબ જ મુશ્કેલ અને ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓ અને પડકારો છે સ્ટાન્ડર્ડ છે કે તે બધી બાબતોને યોગ્ય રીતે પ્રાપ્ત કરવા માટે કન્વર્જન્સની શોધ કરવાની જરૂર છે તેથી આ વસ્તુઓના કેટલાક મહત્વપૂર્ણ પાસાં છે તેથી આપણે નિશ્ચિતપણે જોઈએ છીએ કે ત્યાં એક જરૂરિયાત છે અને તે દિવસેને દિવસે વધતી જઇ રહેલી જરૂરિયાત છે જે તમે મોબાઇલ ડિવાઈસ પર વધુ મજબૂત એપ્લિકેશન અથવા રિસોર્સની જરૂરીયાત હોય તેવી એપ્લિકેશન ચલાવવા માંગો છો તેથી આપણે બૅક એન્ડમાં કંઈક સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની હોવું જોઈએ અને તે વચ્ચે આપણી પાસે આ નેટવર્ક સર્વિસ પ્રોવાઇડર અથવા જે મોબાઇલ સર્વિસો અને વસ્તુઓ પ્રદાન કરે છે તેથી એક બાજુ મોબાઇલ ડિવાઈસ એક બાજુ ક્લાઉડ પર ચલાવી શકું છું અને અન્ય ઘણી બધી એપ્લિકેશનો અને વિવિધ વપરાશકર્તાઓ માટે ઘણા કામ કરી શકું છું તેથી આ સાથે આજે આપણે સમાપ્ત કરીશું